'આર નો ઉપયોગ કરીને એમસીડીએમ તકનીક' અભ્યાસ્ક્રમમાં આપનું સ્વાગત છે પ્રથમ વ્યાખ્યાનમાં અમે આ અભ્યાસક્રમ પર ચર્ચા શરૂ કરી હતી નિર્ણય લેવું એટલે શું તે વિશે અમે વાત કરી હતી અમે નિર્ણયની સમસ્યાઓના અનેક ઉદાહરણો ની પણ ચર્ચા કરી હતી અને નિર્ણય લેવાની વ્યાખ્યા પણ આપી અમે નિર્ણય લેવાની પ્રક્રિયા ની જટિલતા માપદંડ વિકલ્પો નિર્ણય લેનાર ની ભૂમિકા અને વ્યક્તિલક્ષી પસંદગીઓ ની પણ ચર્ચા કરી અમે એમસીડીએમ અને એમસીડીએ ના વિવિધ ક્ષેત્રોમાં તેમના અમલીકરણ અને તેના વિવિધ શાખાઓ પર ના પ્રભાવ વિશે પણ વાત કરી આ વિષયની ચર્ચા આપણે અગાઉના વ્યાખ્યાનમાં કરી હતી એમાં આપણે એમસીડીએમ પ્રક્રિયામાં સામેલ થતા વિવિધ પગલાઓ અને પેટા પગલાઓની પણ ચર્ચા કરી હતી પાછળના વ્યાખ્યાનમાં આપણે અહીં સુધી ચર્ચા કરી હતી આપણે એમસીડીએમ પ્રક્રિયા વિશે એ વાત કરી હતી કે તે બિન રેખીય જટિલ અને પુનરાવર્તિત પ્રક્રિયા છે અને આ વ્યાખ્યાનમાં આપણે તે ચર્ચાને આગળ વધાવીશું જેમ તમે જોઈ શકો છો નિર્ણય લેવાની સમસ્યા ખરેખર ઘણા પ્રકારના વિશ્લેષણના ઉપયોગ કરીને હાલ કરી શકાય છે એમાં પ્રથમ પ્રકાર એ વર્ણનાત્મક વિશ્લેષણ પદ્ધતિ છે વર્ણનાત્મક વિશ્લેષણ ને વર્તન નિર્ણય સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે આ સામાન્ય રીતે નિર્ણય લેતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો નિર્ણય ખરેખર નિર્ણય લેનાર દ્વારા થાય છે જ્યારે હું અન્ય પ્રકારના વિશ્લેષણની ચર્ચા કરીશ ત્યારે આ સ્પષ્ટ થઈ જશે વર્ણનાત્મક વિશ્લેષણ નો ઉપયોગ મનોવિજ્ઞાન માર્કેટિંગ અને ઉપભોક્તા સંશોધન ક્ષેત્રમાં થાય છે લાક્ષણિક રીતે જ્યારે આપણે કહીએ કે વર્ણનાત્મક વિશ્લેષણ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો નિર્ણય નિર્ણય લેનાર દ્વારા થાય છે ત્યારે અમે ઉપભોક્તાઓ ના અતાર્કિક વર્તન વિશે વાત કરી રહ્યા છીએ જે સામાન્ય રીતે મનોવિજ્ઞાન માર્કેટિંગ અને ગ્રાહક સંશોધન ક્ષેત્રે અભ્યાસ કરવામાં આવે છે વિશ્લેષણ નું બીજું સ્વરૂપ એ છે જેનો ઉપયોગ નિર્ણય લેવાની સમસ્યા માટે થઈ છે આ આદર્શિક અને સૂચિત વિશ્લેષણ છે આદર્શ ભાગમાં નિર્ણય લેવાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેના પર આદર્શ રીતે ધ્યાન આપવું જોઈએ તેથી અમે આદર્શરૂપ કેસનો સંદર્ભ લઈને વિચારી રહ્યા છીએ કે નિર્ણય લેનાર તર્કસંગત રીતે અભિગમનું અનુસરણ કરે છે ના કે અતાર્કિક અભિગમનું અનુસરણ કરે છે જો કે સામાન્ય રીતે મનોવિજ્ઞાન માર્કેટિંગ અને ગ્રાહક સંશોધન જેવા અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવે છે આદર્શ ભાગ સમસ્યાના એ ભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જેના પર આદર્શ રીતે ધ્યાન આપવું જોઈએ અને સૂચિત ભાગ એ પદ્ધતિઓને ધ્યાનમાં લે છે જેનો ઉપયોગ ખરેખર સમસ્યાઓના નિરાકરણ માટે થઈ છે તેથી આદર્શ ભાગ સામાન્ય રીતે આદર્શરૂપે કેસ દૃશ્ય છે જ્યાં આદર્શ કેસની સમસ્યાઓને ઓળખવામાં આવે છે અને સૂચિત ભાગ પદ્ધતિઓ સમજવા વિશે છે જે ખરેખર તે સમસ્યાના નિવારણ માટે લાગુ કરી શકાય છે ખાસ કરીને આ પ્રકારના વિશ્લેષણ નો નિર્ણય વિજ્ઞાન અર્થશાસ્ત્ર અને કામગીરી સંશોધન ક્ષેત્રે કરવામાં આવે છે હવે ચાલો આપણે એમસીડીએમ સમસ્યાઓ અને તેમાં સમાવિષ્ટ વિવિધ ઘટકો ને સમજીએ આપણે અગાઉના વ્યાખ્યાનમાં શાળા સમિતિ ના ઉદાહરણ વિશે ચર્ચા કરી જેમાં વિદ્યાર્થીઓ અને વિવિધ વિષયોના પરિણામ ના આધારે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ફાળવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું શિષ્યવૃત્તિની ફાળવણી એ ત્યાં લક્ષ્ય હતું તેથી લક્ષ્ય એ એમસીડીએમ સમસ્યાનું એક મહત્વપૂર્ણ ઘટક છે આના પછીનો મુદ્દો એ નિર્ણય ઉત્પાદકની અગ્રાધિકાર નો છે જ્યારે આપણે કહીએ કે શાળા સમિતિ નિર્ણય ઉત્પાદકની ભૂમિકા ભજવી રહી છે અને તેઓ અન્ય અભ્યાસક્રમો પર ના વિદ્યાર્થીઓના પરિણામ કરતાં કોઈ ચોક્કસ અભ્યાસક્રમના વિશિષ્ટ પ્રદર્શનને વધુ મહત્વ આપવું પસંદ કરે છે તેનો સમાવેશ બીજા ઘટક હેઠળ આવે જો કે નિર્ણય લેનાર ની પસંદગીઓ છે આ પ્રક્રિયામાં ત્રીજો ઘટક વિકલ્પ છે શાળા સમિતિ ના ઉદાહરણમાં વિદ્યાર્થીઓ ને વિકલ્પ તરીકે ગણવામાં આવે છે પછીનું મહત્વપૂર્ણ ઘટક એ માપદંડ છે આ ઉદાહરણમાં માપદંડ વિષયો હતા અને આ વિષયો નો ઉપયોગ વિકલ્પોના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે અંતિમ ઘટક એ પરિણામ છે તેથી આ અન્ય ઘટકો ને સમજ્યા પછી તેમાં લક્ષ્ય નિર્ણય લેનારા ની પસંદગી વિકલ્પો અને માપદંડો નો સમાવેશ થાય છે ત્યારે આપણે અંતિમ નિર્ણય પર પહોંચવાની જરૂર છે જેનો સમાવેશ છેલ્લા ઘટક માં થાય છે હવે આપણે એમસીડીએમ સમસ્યાઓ તરફ ધ્યાન આપીશું અને તેના વર્ગમાં વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરીશું અહિયાં બે મુખ્ય શ્રેણીઓ છે પ્રથમ પ્રકાર ને બહુવિધ લક્ષણ નિર્ણય અથવા એમએડીએમ કહેવામાં આવે છે બીજાને બહુવિધ ઉદ્દેશ્યપૂર્ણ નિર્ણય અથવા એમઓડીએમ રીતે ઓળખવામાં આવે છે ચાલો આ બે પ્રકાર એમએડીએમ અને એમઓડીએમ ને સમજીએ આપણે એમસીડીએમ શબ્દ ને ઘણી વાર સાહિત્યમાં જોયીયે છીએ ના કે આ બે શબ્દો એમએડીએમ અને એમઓડીએમ આ બે અલગ અલગ પ્રકાર હોવા છતાં એ બંનેવચ્ચે તફાવત કરતા સમાનતા વધારે છે તો ચાલો આ બે પ્રકારો ને વિસ્તૃત રીતે સામાજીએ તેથી એમએડીએમ મૂલ્યાંકન પાસા માટે યોગ્ય છે શિષ્યવૃત્તિની ફાળવણીના ઉદાહરણમાં મૂલ્યાંકન પાસા તે હતું કે આપણે એક વસ્તુનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં તેથી તે ક્રમાંકિત સમસ્યા છે એમએડીએમ એ મૂલ્યાંકન પાસા માટે વધુ યોગ્ય છે જ્યાં આપણે કંઈક મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરીએ છીએ જ્યારે મર્યાદિત સંખ્યામાં મુક્ત નિર્ધારિત વિકલ્પો હોય ત્યારે ઉપરોક્ત સ્લાઈડ નો આગળનો મુદ્દો ઉપયોગમાં લેવાય છે ઉદાહરણ તરીકે અહિયાં થોડા વિદ્યાર્થીઓ હશે જે શિષ્યવૃત્તિ માટે પાત્ર છે આ સ્થિતિમાં આપણી પાસે મર્યાદિત સંખ્યામાં પૂર્વનિર્ધારિત વિકલ્પો છે અહિયાં આપણે ઘણા વિરોધાભાસી માપદંડો પર વિચારણ કરવો પડશે આ ઉદાહરણમાં વિવિધ વિષયોના પરિણામોને માપદંડના રીતે ગણીએ છીએ વિષયો ઉપર નિર્ણય લેનારાઓ ની પસંદગી અલગ હોઇ શકે છે કેમ કે એક નિર્ણય લેનાર એક વિષય ને બીજા કરતા વધારે પસંદ કરી શકે છે જ્યારે બીજો અન્ય વિષયો ને પસંદગી આપી શકે છે તેથી વિવિધ નિર્ણય લેનારાઓના વિવિધ તફાવતો ના લીધે વિરોધાભાસ ઉભા થઇ શકે છે અહિયાં એવું પણ નથી કે જો ફક્ત એક જ નિર્ણય લેનાર હોય તો પછી વિરોધાભાસી માપદંડની સમસ્યા નથી ઉભી થતી આ સમસ્યા ત્યાં પણ હશે પરંતુ તે કિસ્સામાં માપદંડ પોતે વિરોધાભાસી હોય શકે છે જ્યારે એક કરતા વધારે નિર્ણય લેનારા હોય તો તે સંજોગોમાં જટિલતા હજી વધારે હશે આગળનો મુદ્દો અલગ પસંદગીની માહિતી વિશે છે જ્યારે નિર્ણય લેનારાઓ પાસે ખૂબ જ વિશિષ્ટ ગુણાત્મક પ્રકારની પસંદગીની માહિતી હોય છે ત્યારે આ બધી લાક્ષણિકતાઓ એમએડીએમ સમસ્યાઓ અથવા બહુ લાક્ષણિક નિર્ણય લેવાની સમસ્યાઓને વ્યાખ્યાયિત કરે છે એમએડીએમ પદ્ધતિઓને બે શ્રેણીઓમાં વહેંચી શકાય છે એમાં બે મુખ્ય પદ્ધતિસરની શાળાઓ છે એમાં પ્રથમ શાળાને મૂલ્ય આધારિત સિદ્ધાંતો કહેવામાં આવે છે મૂલ્ય આધારિત સિદ્ધાંતો આ બાબત પર આધારિત છે કે મનુષ્ય સામાન્ય રીતે વિકલ્પોનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે પહેલાં એવું માનવામાં આવતું હતું કે લોકો અપેક્ષિત મૂલ્યને જુએ છે પણ એવા ઘણા ઉદાહરણો છે જ્યાં આ વાત નથી લાગુ પડતી અપેક્ષિત મૂલ્યને નિર્ણય લેવા માટે ઉપયોગ માં નથી આવતા તેમ છતા લોકો નિર્ણય લે છે આના થી એ સમજી શકાય કે કોઈ વિકલ્પનું ઉપયોગિતા મૂલ્ય નો ઉપયોગ મનુષ્ય દ્વારા નિર્ણય લેવા માટે કરવામાં આવે છે આ મૂલ્ય આધારિત સિદ્ધાંતો માનવ નિર્ણય લેવામાં અપેક્ષિત મૂલ્યના બદલે ઉપયો કરવા ને મહત્વ આપે છે નિર્ણય લેનાર ના પસંદગીના આધારે યુટીલીટી ફંકશન નિર્ધારિત કરવામાં આવે છે પરંતુ કોઈ વિકલ્પનું ઉપયોગિતા મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય સામાન્ય રીતે યુટીલીટી ફંકશન ના ઉપયોગ નિર્ણય લેનારની પસંદગી માટેના સ્કોરને નક્કી કરવા માટે થાય છે આ રીતે યુટીલીટી ફંકશન ને સંખ્યાત્મક રજૂઆત તરીકે રજૂઆત કરીને નિર્ણય લેનારની પસંદગીઓની સમજી શકીએ છીએ ઘણી વાર આ સંખ્યાત્મક રજૂઆતને સ્પષ્ટ કરવી મુશ્કેલ હોય છે અને આ મૂલ્ય આધારિત સિદ્ધાંતોનો ખામી બની જાય છે હવે તમે જોઈ શકો છો બીજી સમસ્યા અધિક આદરાત્મક સ્વતંત્રતાની અવાસ્તવિક ધારણા છે આ મૂલ્ય આધારિત સિદ્ધાંતોનો બીજો ખામી છે કારણ કે આપણે ધારીએ છીએ કે વિકલ્પો અને માપદંડ સ્વતંત્ર છે જે વાસ્તવિક નહિ હોઈ શકે છે યુટીલીટી ફંકશન સાથે એક બીજી મુશ્કેલી ત્યારે અનુભવી શકાય છે જયારે તે વ્યવહારિક સમસ્યાઓમાં કરવામાં આવે છે મેં કહ્યું તેમ યુટિલિટી ફંક્શનને ઘણી વખત સ્પષ્ટ કરવું બહુ મુશ્કેલ હોઈ છે અને આ લીધે જયારે મૂલ્ય આધારિત સિદ્ધાંતો હેઠળના અભિગમો અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર આપને વ્યવહારિક પડકારોના સામના કરવો પડી શકિયે છે બીજી પદ્ધતિસરની શાળાને આઉટરીંકિંગ વિચારણાન શાળા રીતે ઓળખવામાં આવે છે અહીં યુટિલિટી ફંક્શનનો ઉલ્લેખ કરવામાં નથી આવતું તેના બદલે આપણે નિર્ણય લેવાની સમસ્યાઓના નિરાકરણ માટે ઉપયોગમાં લેવાતા વિકલ્પો વચ્ચે પસંદગીના સંબંધોની તુલના કરવા માં આવે છે આ વિચારધારાનો મુખ્ય ટીકા એ છે કે આ પદ્ધતિમાં અક્ષીય પાયાનો અભાવ છે કારણ કે એમાં પસંદગી સંબંધો ના નિર્ણયો લેનારાની વ્યક્તિલક્ષી પસંદગીઓ પર આધારિત હોય છે તેથી ત્યાં અક્ષીય પાયોનો અભાવ છે આપણે આ બંને મૂલ્ય આધારિત સિદ્ધાંતો અને વિચારની શાખાઓ વચ્ચેના મુખ્ય તફાવતો પર નઝર કરીએ અહિયાં થોડા મુદ્દાઓ પર નઝર કરીએ આ બંને વચ્ચે મુખ્ય તફાવત વિકલ્પોની તુલના કરવાની રીતમાં છે મૂલ્ય આધારિત સિદ્ધાંતમાં આપણી પાસે ઉપયોગિતા કાર્યો છે અને દરેક વૈકલ્પિક ને વૈશ્વિક સ્કોર આપવામાં આવે છે આઉટરેન્કિંગ પદ્ધતિમાં આપણી પસંદીગીઓને વિવિધ વિકલ્પો થી સરખામણી કરવામાં આવે છે તેથી આ બંને શાખાઓમાં વૈકલ્પિક તુલનાની રીત ખૂબ જ અલગ છે નિર્ણય લેનાર જે માહિતી ના આધારે તુલના કરે છે એ માહિતી નો પ્રકાર પણ જુદો છે તેથી માહિતીનો પ્રકાર અને જે રીતે તુલના થાય છે તે તદ્દન અલગ છે અને તે આ બંને વિચારધારાઓ વચ્ચેનો મુખ્ય તફાવત છે આપણે કેવી રીતે જાણી શકીએ કે જ્યારે આઉટરેન્કિંગ પદ્ધતિઓ અથવા મૂલ્ય આધારિત પદ્ધતિઓ આપણી નિર્ણય સમસ્યા માટે યોગ્ય હશે આ નક્કી કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે એ માટે આપણે એ સમાજવું જરૂરી છે કે આપણા સામે જે વિકલ્પોનું મૂલ્યાંકન ગુણાત્મક છે કે પછી આપણે પસંદગીઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવાની જરૂર છે કારણકે એના આધારે આપણે આઉટરેન્કિંગ પદ્ધતિઓનો વિકલ્પની પસંદગી કરવાનું રેહશે તેથી જો મૂલ્યાંકન ગુણાત્મક હશે તો આઉટરેન્કિંગ પદ્ધતિઓ વધુ યોગ્ય હશે એ જ રીતે જો નિર્ણય લેનારાઓ મોડેલમાં તેમની પસંદગીઓ વિશે અસ્પષ્ટ હોય તો આઉટરેન્કિંગ પદ્ધતિઓ વધુ યોગ્ય રહેશે જો આપણે નિર્ણય લેનારાની વળતર આપનારી વર્તનનો ઉપયોગ કરીને મોડેલ બનાવવાની જરૂર હોય જેમકે કેટલાક વિશેષ માપદંડોની પસંદગી ત્યારે વિકલ્પ વિનિમયો નો ધ્યાન રાખીને મોડેલ બનાવવો પડશે તેથી તે કિસ્સામાં મૂલ્ય આધારિત પદ્ધતિ વધુ યોગ્ય હશે કારણ કે આપણને એકંદરી સ્કોર મળશે જે સરખામણી માટે વાપરી શકાય હવે આપણે આ બંને શાખાઓના ઉદાહરણો જોઈશું એમએડીએમ પદ્ધતિઓ હેઠળ મૂલ્ય આધારિત સિદ્ધાંતોના કિસ્સામાં બહુવિધ લક્ષણ ઉપયોગિતા સિદ્ધાંત મલ્ટીપલ એટ્રિબ્યુટ યુટિલિટી થિયરી અથવા MAUT પદ્ધતિ નો સામાન્ય રીતે ઉપયોગ થાય છે આઉટરેન્કિંગ પદ્ધતિઓના ઉદાહરણોમાં ELECTRE AHP TOPSIS અને VIKOR નો સમાવેશ થાય છે તેથી આ કેટલીક પદ્ધતિઓ છે જે આઉટરેન્કિંગ પદ્ધતિઓની શ્રેણીમાં શામેલ થાય છે એમસીડીએમની અંદર આપણે બે પ્રકારોની ચર્ચા કરી જે એમએડીએમ અને એમઓડીએમ હતા એમએડીએમની અંદર આપણે વિચારણાની બે શાળાઓની ચર્ચા કરી મૂલ્ય આધારિત સિદ્ધાંતો અને આઉટરીંકિંગ પદ્ધતિઓ ચાલો હવે આગળ વધીએ એમસીડીએમની અંદરની બીજી કેટેગરી એમઓડીએમ અથવા બહુ ઉદ્દેશી નિર્ણય લેવાની છે આ વિશિષ્ટ કેટેગરી યોજના અથવા આયોજનના પાસા માટે યોગ્ય છે એમએડીએમ મૂલ્યાંકનના પાસા માટે વધુ યોગ્ય હતું તેજ રીતે એમઓડીએમ શ્રેષ્ઠ નિરાકારણ મેળવવાના હેતુથી ડિઝાઇન અથવા પ્લાનિંગ પાસા માટે વધુ યોગ્ય છે જોકે આપણે યોજના અને આયોજનના તબક્કામાં છીએ અને એમાં આપણે શ્રેષ્ઠ ઉકેલોની પસંદગી કરીશું એના માટે આપણે ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ કરીને શ્રેષ્ઠ ઉકેલોને પ્રાપ્ત કરી શકીએ એમઓડીએમ હેઠળ મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ ઉકેલો મેળવવાનો છે એમસીડીએમ હેઠળ મેં વિરોધાભાસી ઉદ્દેશો અથવા માપદંડ વિશે વાત કરી એમએડીએમ માં માપદંડોને વિશેષતાઓ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે અને એમઓડીએમ માં એણે ઉદ્દેશો તરીકે ઓળખવામાં આવે છે તેથી વિરોધાભાસી ઉદ્દેશો એક સાથે પ્રાપ્ત કરવાના છે આપણે અહિયાં શ્રેષ્ઠ ઉપાય શોધી રહ્યા છીએ અને એના માટે ઓપ્ટિમાઇઝેશન પદ્ધતિઓ લાગુ કરીશું અને આ એક સાથે થવું જોઈએ તેથી આ એમઓડીએમનું લક્ષણ પણ બને છે આગળના મુદ્દામાં જે રીતે જણાવ્યું તેમ જો આપણી પાસે સારી રીતે વ્યાખ્યાયિત અવરોધનો સમૂહ છે તો જ આપણે એક અનન્ય શ્રેષ્ઠ સમાધાન શોધી શકશું આજ કારણે તે એમઓડીએમની લાક્ષણિકતા પણ બને છે આ પદ્ધતિઓ ના ઉપયોગ એમઓડીએમ હેઠળ થાય છે એમએડીએમ માં આપણે મૂલ્ય આધારિત સિદ્ધાંતો અને આઉટ રેંકિંગ વિચારણ શાળા ની ચર્ચા કરી સામાન્ય રીતે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને હલ કરવા માટે ગાણિતિક પ્રોગ્રામિંગ ની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે પરંતુ ગાણિતિક પ્રોગ્રામિંગ સાથે કેટલાક મુદ્દાઓ સંકળાયેલા છે ઉદાહરણ તરીકે જ્યારે આપણી પાસે બહુવિધ ઉદ્દેશો હશે ત્યાં વિકલ્પ વિનિમય ની સમસ્યા હશે અને તેઓનું વજન એકલ ઉદ્દેશ્યમાં થવું જોઈએ આપણે વિકલ્પ વિનિમય વિશેની માહિતીની જરૂર છે કે કેવી રીતે બહુવિધ ઉદ્દેશો એકલ વજનવાળા ઉદ્દેશ્યમાં રૂપાંતરિત થશે જો વિકલ્પ વિનિમય વિશેની માહિતી ઉપલબ્ધ નથી તો આપણે પેરેટો સોલ્યુશન નો ઉપયોગ કરીશું આ મુદ્દો ગાણિતિક પ્રોગ્રામિંગ પદ્ધતિઓ સાથે હંમેશાં હોય છે જેનો ઉપયોગ એમઓડીએમમાં થાય છે ત્યાર પછી માપવા ની પ્રમાણની સમસ્યા પણ આવે છે ખાસ નિર્ણય સમસ્યામાં કયા ઉદ્દેશ નો ઉપયોગ કરવામાં આવે છે પરિમાણીય ની સમસ્યા હશે અને ગણતરીના ખર્ચમાં પણ વધારો થશે આપણે એ વાત ને ધ્યાન રાખવું જોઈએ કે આપણે શ્રેષ્ઠ સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને એવા પ્રકારની એમઓડીએમ સમસ્યાઓ માટે ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ લાગુ કરી રહ્યા છીએ તેથી પરિમાણીયતા નો મુદ્દો એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેનો આપણે સામનો કરવો પડે છે અને આના લીધે ગણતરીના ખર્ચમાં વધારો થઈ શકે છે આવા પરિસ્થિતિઓ ને સંચાલિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે ઉદાહરણ તરીકે આનુવંશિક અલ્ગોરિધમનો આનુવંશિક પ્રોગ્રામિંગ અને ઇવોલ્યુશન વ્યૂહરચના જેવા અલ્ગોરિધમનો ઉપયોગ કરીને પરિમાણતાની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે કેટલાક અભિગમો અને એલ્ગોરિધમ્સ નો ઉપયોગ પ્રમાણ અને વિકલ્પ વિનિમય ના પરીસ્થીતી ના વ્યવહાર કરવા માટે થઈ શકે છે ચાલો એમઓડીએમ નાં ઉદાહરણો જોઈએ જેમાં ગોલ પ્રોગ્રામિંગ સહમતી ના નિરાકરણ ડેટા એન્વેલપ વિશ્લેષણ DE Novo પ્રોગ્રામિંગ એમઓડીએમ માટે ટોપિસ અને બહુવિધ માપદંડ બહુવિધ અવરોધ સ્તર શામેલ છે આ એમઓડીએમ પદ્ધતિઓના કેટલાક ઉદાહરણો છે જેનો ઉપયોગ લોકપ્રિય રીતે થાય છે હમણાં સુધી આપણે બે મુખ્ય પ્રકાર ની ચર્ચા કરી MADM બહુ લક્ષણ નિર્ણય લેવાની અને MODM બહુ ઉદ્દેશ નિર્ણય લેવાની MADM હેઠળ આપણે બે વિચાર શૈલી ની વાત કરી મૂલ્ય આધારિત સિદ્ધાંતો જેના સામાન્ય ઉદાહરણ પદ્ધતિ માં MAUT અને આઉટ રેંકિંગ વિચાર શાળા નો સમાવેશ થાય છે જેમાં ELECTRE TOPSIS VIKOR આદિ જેવા પદ્ધતિઓ નો સમાવેશ થાય છે MODM માં ગણિતશાસ્ત્રના પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં લક્ષ્ય માટે પ્રોગ્રામિંગ સહમતી ના નિરાકરણ DEA વગેરેનો સમાવેશ થાય છે MCDM માટે વિવિધ પ્રકાર અને વિવિધ અભિગમો અથવા વિચાર શાળાઓને સમજ્યા પછી ચાલો હવે MCDM હેઠળ શામેલ નિર્ણયની સમસ્યાઓના પ્રકાર સમજીએ અગાઉ ચર્ચા કર્યા મુજબ સામાન્ય રીતે એમાં ચાર પ્રકારના મુખ્ય સમસ્યા છે જેમ કે પસંદગીની રેન્કિંગ વર્ગીકરણ અને વર્ણન નિર્ણયની કેટલીક અન્ય સમસ્યાઓ પણ છે જેનું નિવારણ MCDM હેઠળ થાય છે પરંતુ આ ચાર મુખ્ય પ્રકાર છે ચાલો એક પછી એક તેમની ચર્ચા કરીએ તેથી પ્રથમ એક પસંદગીની સમસ્યા છે પસંદગીની સમસ્યાઓ માં એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ ને પસંદ કરવું અથવા ઓછામાં ઓછું સમકક્ષ અથવા અજોડ 'સારા' વિકલ્પો ના ઉપગણ ના વિકલ્પોના જૂથને ઘટાડવું એ લક્ષ્ય છે તેથી કાં તો આપણે એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ ને શોધી રહ્યા છીએ અથવા ઓછામાં ઓછા આપણે વિકલ્પોના સમકક્ષ અથવા અજોડ સમૂહના વિકલ્પોના સમૂહને ઘટાડવામાં સમર્થ હોવા જોઈએ ઉદાહરણ તરીકે મેનેજરના કિસ્સામાં તે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માંગે છે આના માટે મેનેજરને ફક્ત એક જ વ્યક્તિની જરૂર છે તેથી તે જુદા જુદા માપદંડ નો આધાર રાખીને એક જ શ્રેષ્ઠ વ્યક્તિની શોધ કરશે હવે સંખ્યાબંધ કર્મચારીઓ આ ખાસ પ્રોજેક્ટ માટે યોગ્ય હોઈ શકે છે તેથી આ પસંદગીની સમસ્યા છે તે આવું થઈ શકે છે કે મેનેજર એક શ્રેષ્ઠ વ્યક્તિ ઓળખવામાં સમર્થ હશે અથવા ઓછામાં ઓછા બે અથવા ત્રણ વ્યક્તિઓ પર પહોંચશે જેમને સારા વિકલ્પ તરીકે ગણી શકાય બીજી પ્રકારની સમસ્યાને વર્ગીકરણ ની સમસ્યા અથવા સોર્ટિંગ પ્રોબ્લેમ રીતે ઓળખવામાં આવે છે આ પ્રકારની સમસ્યામાં વિકલ્પોને ક્રમ અનુસાર પૂર્વ વ્યાખ્યાયિત જૂથોમાં ગોઠવવામાં આવે છે આ જૂથો અથવા આ કેટેગરીઝ પહેલાથી નિર્ધારિત હોય છે વર્ગીકરણની સમસ્યા આમાંથી એક કેટેગરીમાં વિકલ્પોને વર્ગીકૃત કરવામાં આવે છે એનું લક્ષ્ય વર્ણનાત્મક સંગઠનાત્મક અથવા આગાહી પૂર્ણ કારણોસર સમાન વર્તણૂક અથવા લાક્ષણિકતાઓ સાથેના વિકલ્પોને ફરીથી સંગઠિત કરવાનું છે આની પાછળનું વિચાર એ છે કે ત્યાં ઘણા બધા વિકલ્પો છે અને એમાંથી સમાન વર્તણૂકના જે તેમનામાં હોય શકે છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે પેઢી દ્વારા કર્મચારીઓ ના પ્રદર્શન નું મૂલ્યાંકન આ પ્રકારના વર્ગીકરણ સમસ્યાનું ઉદાહરણ હોય શકે છે એક પેઢી કર્મચારીઓ ને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સરેરાશ પ્રદર્શન કરનાર અને નબળા પ્રદર્શન કરનારા કર્મચારીઓ માં વર્ગીકૃત કરવા માંગે છે આ વર્ગીકરણ પેઢી માટે કર્મચારીઓને પગારમાં બોનસ વિતરણ અથવા વધારો આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન કરે છે તેથી આ એક વર્ગીકરણ ની સમસ્યા અથવા સોર્ટિંગ પ્રોબ્લેમ લાયી શકાય છે લાક્ષણિક રીતે આ પ્રકારની સમસ્યાઓ પુનરાવર્તિત અથવા સ્વચાલિત ઉપયોગ માટે અથવા કેટલીક વાર પ્રારંભિક તપાસમાં પણ ઉપયોગી હોય છે તે પછી બીજી પ્રકારની સમસ્યા ને રેન્કિંગ સમસ્યા રીતે ઓળખવામાં આવે છે આ વિશિષ્ટ સમસ્યામાં અંક સ્કોર્સ score અથવા જોડી મુજબની તુલના ના માધ્યમથી વિકલ્પોને શ્રેષ્ઠ થી ખરાબ ના ક્રમમાં લેવામાં આવે છે આનો ઉદ્દેશ એ છે કે અંકના આધારે શ્રેષ્ઠ થી ખરાબ સુધી અને સંપૂર્ણ રેન્કિંગ મેળવાનું છે આ માટે એકંદર અંક સ્કોર્સ અથવા જોડી મુજબની તુલના નો ઉપયોગ કરી શકાય છે હવે જે પરિણામી ઓર્ડરિંગ આપણે મળે છે તો કેટલીકવાર સંપૂર્ણ અથવા આંશિક હોઇ શકે છે જે એ વાત પર આધાર રાખે છે કે ત્યાં વિકલ્પોમાં કેટલાક વિકલ્પો છે જે અજોડ છે જો અનુપમ વિકલ્પોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તો કદાચ આપણને આંશિક રેન્કિંગ મળે નહીં તો આપણે સંપૂર્ણ રેન્કિંગ મળે છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી તે મુજબ શિક્ષણની ગુણવત્તા સંશોધન કુશળતા અને કારકિર્દીની તકો જેવા કેટલાક માપદંડો અનુસાર યુનિવર્સિટીઓની રેન્કિંગ ને રેન્કિંગ સમસ્યાઓના ઉદાહરણ તરીકે ગણી શકાય હવે આપણે ચોથા પ્રકારના નિર્ણય સમસ્યા વિશે વાત કરીશું જેને વર્ણનની સમસ્યા કહેવામાં આવે છે આ પ્રકારની સમસ્યા એક એવી સમસ્યા છે કે જ્યાં એક જટિલ નિર્ણય કરવામાં આવે છે પરંતુ આપણે સમસ્યા ને પોતે સમજી શક્યા નથી આવી સ્થિતિમાં પહેલા વર્ણનની સમસ્યાનું ઘડવું વધુ સારું છે ચાલો આપણે સમજીએ કે આ પ્રકારની સમસ્યાનો અર્થ શું છે વર્ણનની સમસ્યા હેઠળ ધ્યેય વિકલ્પો અને તેના પરિણામો નું વર્ણન કરવાનું છે કેટલીકવાર વિકલ્પોની લાક્ષણિકતાઓને સમજવું પણ મુશ્કેલ હોઈ શકે છે જો આપણે વિકલ્પો માંથી કોઈ એક વિકલ્પ નો પસંદગી કરીએ તો તેના પ્રતિકૂળ પરિણામ હોઈ શકે છે જે વિકલ્પ વિનિમય અને મૂલ્યના ચુકાદાઓ શામેલ હોય છે એ સમજવું ક્યારેક મુશ્કેલ હોય છે આવા કિસ્સામાં આ પ્રકારની વર્ણન સમસ્યા પદ્ધતિઓનો ઉકેલ લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેઓ વિકલ્પો અને તેના પરિણામો વર્ણવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મેં કહ્યું તેમ સામાન્ય રીતે આ સમસ્યા નિર્ણયની સમસ્યાની લાક્ષણિકતાઓને સમજવા માટેના પ્રથમ પગલાં તરીકે હલ કરવામાં આવે છે તેથી જો નિર્ણયની સમસ્યા જાતે જ જટિલ હોય તો તમે તેને વર્ણનની સમસ્યા તરીકે લઈ શકીએ છીએ અને સમસ્યા ને પોતે સમજવાનો પ્રયાસ આ રીતે કરી શકાય છે અન્ય પ્રકારની સમસ્યાઓ પણ છે ઉદાહરણ તરીકે નાબૂદીની સમસ્યા છે નાબૂદીની સમસ્યા એ એક પ્રકારની વર્ગીકરણ સમસ્યા છે તે પછી બીજી પ્રકારની સમસ્યા છે જેને આલેખન ની સમસ્યા રીતે ઓળખવામાં આવે છે ત્યાર પછી વૈકલ્પિક સમસ્યા છે ઉદાહરણ તરીકે જો આપણે નિર્ણય લેનારા ની વ્યક્તિલક્ષી પસંદગીઓને સમજવામાં મુશ્કેલી પડે છે તો ત્યાં સંભવત વૈકલ્પિક સમસ્યા મદદરૂપ થઈ શકે છે જો એક કરતાં વધુ નિર્ણય કરનાર શામેલ હોય તો ત્યારે સમૂહ નિર્ણય પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે આ કોર્સમાં આપણે મુખ્ય રીતે પસંદગી અને રેન્કિંગ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ અને એમાં ખૂબ જ લોકપ્રિય MADM પદ્ધતિઓનો સમાવેશ કરીશું તેથી આ અભ્યાસક્રમમાં આપણે MODM પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ના નથી અને મુખ્યત્વે MADM પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને આ પદ્ધતિની અંદર આપણે પસંદગી અને રેન્કિંગ સમસ્યાઓ પર ધ્યાન આપીશું તેથી આપણે આ અભ્યાસક્રમમાં જે ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ તે સામાન્ય રીતે પસંદગી અને રેન્કિંગ સમસ્યાઓ પર હશે હવે આપણે જે પદ્ધતિઓ MCDM માં ઉપયોગ કરીએ છીએ તે પ્રકૃતિમાં તકનીકી હોય છે અને તેથી અને તેથી આ સંદર્ભે વિવિધ સોફ્ટવેર વિકસિત કરવામાં આવ્યા છે એવા સોફ્ટવેર ની વિશાળ સૂચિ છે જેનો ઉપયોગ વિવિધ MCDM પદ્ધતિઓ માટે થઈ શકે છે લાક્ષણિક રીતે આ સોફ્ટવેર એક અથવા તો એક વિશિષ્ટ પદ્ધતિ પ્રદાન કરે છે અથવા કદાચ બે કે ત્રણ પદ્ધતિઓ માટે પણ ઉપયોગ માં આવે છે ત્યાં એક વ્યાપક સમાધાન નથી જેમાં તે બધા ને આવરી લે અને બધા વિવિધ MCDM પદ્ધતિઓના વિવિધ સંસ્કરણો હોય છે તેથી જેમ તમે જોઈ શકો છો મોટાભાગના સોફ્ટવેર ટૂલ્સ ઘણા ઓછા ગાણિતીક નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કેટલાકને અન્ય સાધનો સાથે ઉપયોગ કરવું મુશ્કેલ હોય છે કેટલીકવાર આપણે સાધનો અથવા પદ્ધતિઓના સંયોજનનો ઉપયોગ કરવો પડે છે એમાં થોડા સાધનો ગતિશીલ સમુદાય સાથે સંકળાયેલા હોય છે એ અર્થમાં કે સોફ્ટવેર વિકસિત થઈ જાય પછી તે સોફ્ટવેર ની જાળવવામાં આવે છે અને એમાં સુધારો થાય છે અથવા નવા સંસ્કરણો પ્રકાશિત થાય પણ આ બાબતો બધા સોફ્ટવેર માટે લાગુ નથી તેથી કેટલાક સોફ્ટવેર છે જ્યાં ગતિશીલ સમુદાયો છે જે તે સોફ્ટવેર ના વિકાસમાં ફાળો આપવાનું ચાલુ રાખે છે જેથી તે સોફ્ટવેરની કાર્યક્ષમતા અને ઉપયોગ ને વિસ્તૃત કરી શકાય છે આ બધી સમસ્યાઓ ના કારણે આ કોર્સમાં આપણે R નું આંકડાકીય વાતાવરણનો ઉપયોગ કરીશું MCDM માટે R નું આંકડાકીય વાતાવરણ નો ઉપયોગ મોટા ભાગમાં નથી થતો આ કોર્સમાં આપણે આ વિશે ને દૂર કરવાનો પ્રયાસ કરીશું જેમ તમે અહીં આ સ્લાઈડમાં જોઈ શકો છો MCDM ની બધી પદ્ધતિઓ માટે કોઈ અન્ય મફત માં મળતી સોફ્ટવેર નથી જે પર્યાપ્ત રીતે વ્યાપક છે તેથી R એક એવું પ્લેટફોર્મ છે જે આ અંતરને ભરી શકે છે અને એક વ્યાપક પ્લેટફોર્મ રીતે ઉપયોગમાં લઈ શકાશે જ્યાં મોટાભાગની તકનીકો ને આવરી લેવામાં આવી શકે છે તદુપરાંત R સોફ્ટવેર પ્લેટફોર્મ માટે ફાળો આપનારા લોકોનો મોટો સમુદાય છે જે થી કાર્યક્ષમતા અને ઉપયોગની દ્રષ્ટિએ આ પદ્ધતિનો વિસ્તરણ હંમેશા હોઇ શકે છે તેથી R નું પર્યાવરણ એ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પણ છે જ્યાં ઘણા બધા નિર્ણય સહાયક સાધનો વિકસિત કરવામાં આવી રહ્યાં છે વિવિધ વિશ્લેષણમાં એકત્રીકરણ એકદમ સરળ બની શકે છે જો આપણે R નો ઉપયોગ કરીશું R નું પર્યાવરણ અન્ય જાણીતા ફાયદામાં તે શામેલ છે કે તે આંકડાકીય સોફ્ટવેર વાતાવરણ ના કારણે ડેટા માઇનિંગ તકનીક પ્રદાન કરે છે કુશળતા અને કુશળતાની દ્રષ્ટિએR ને સમજવા માટે ઘણા સંસાધનો ઉપલબ્ધ છે અને R નો ઉપયોગ કેવી રીતે કરવો તે ફક્ત નિર્ણય સહાયક સાધનો અથવા MCDM માટે જ નહીં પણ પૃથક્કરણ વિદ્યા એનાલિટિક્સ analytics અને આંકડાકીય સંશોધન હેતુઓ માટે પણ છે હવે અમે સંબંધિત R પેકેજીસ પર ધ્યાન આપીશું જે MCDM પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ છે મેં આ વિશેષ સ્લાઇડમાં આમાંના કેટલાક સંબંધિત R પેકેજોનો ઉલ્લેખ કર્યો છે CRAN રીપોઝીટરી માં MCDM સાથે જોડાયેલી અનેક તકનીકોને આવરી લેતી સંખ્યાબંધ પેકેજો છે જેમાં MCDM નામ નું એક પેકેજ છે જેમાં અનેક તકનીકો આવરી લેવામાં આવે છે તે પછી AHP Topsis FuzzyAHP FuzzyMCDM decisionSupport Outranking Tools MCDA વગેરે જેવા પેકેજ ઉપલબ્ધ છે અને ઘણી તકનીકો ને સમર્થન આપે છે તે પછી કેટલાક અન્ય ઉપયોગી પેકેજો પણ છે જેનો ઉપયોગ સ્લાઇડ્સમાં જણાવેલ આ સંબંધિત પેકેજો સાથે મળીને કરી શકાય છે હવે જો તમે R પર્યાવરણ અને R પ્રોગ્રામિંગથી અને તે કેવી રીતે થાય છે તે ના થી પરિચિત ન હો તો તમે એનપીટીઇએલ પર મારો અભ્યાસક્રમ 'બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ વિથ R' નો સંદર્ભ લઈ શકો છો એ અભ્યાસક્રમમાં R નું પરિચય ના વિશે એક વ્યાખ્યાન છે જેનો ઉપયોગ ખરેખર આર વાતાવરણને સમજવા અને પરિચિત કરવા માટે તમે કરી શકો છો આપણે આ મુદ્દા ઉપર રોકાવીશું અને આગામી વ્યાખ્યાનમાં MCDM અને સોફ્ટવેર પેકેજીસ પર ચર્ચા ચાલુ રાખીશું